નમસ્તે હું IIT કાનપુરથી જયંતા ચેટર્જી છું અને અમે હવે આ 8 અઠવાડિયા માટે સેવા વ્યવસ્થાપન પર વાતચીત કરી રહ્યા છીએ સેવા વ્યવસાયમાં અને તમામ વ્યવસાયોમાં આજના વિશ્વમાં સમકાલીન મુદ્દાઓ તેમને સેવાના તત્વજ્ઞાન સાથે જોતા છેલ્લા સત્રમાં અમે સેવા ઉત્કૃષ્ટતા બનાવવા અંગે ભારતના એક ઉત્તમ ઉદાહરણ વિશે ચર્ચા કરી રહ્યા હતા અમે અરવિંદ આઇ કેર ફાઉન્ડેશન પર લાઇવ કેસ સ્ટડી હાથ ધરીશું અને ચોક્કસ પાસાઓ પર વિશેષ ભાર સાથે તેની વિગતવાર તપાસ કરીશું જે તમને રૂપરેખાંકિત કરવામાં મદદ કરશે કે કઈ રીતે પ્રક્રિયા વિરુદ્ધ સેવા માં શ્રેષ્ઠતા નું સારી રીતે સંચાલન કરવું મેં છેલ્લી વાર તમને અરવિંદ આઈ કેર અરવિંદ આઈ હોસ્પિટલ ફાઉન્ડેશનની વેબસાઈટ પર જવા માટે વિનંતી કરી હતી ખરેખર ગૂગલ સર્ચ દ્વારા અથવા યુ ટ્યુબ પર તમને અરવિંદ પર પ્રખ્યાત સંશોધકો શિક્ષણવિદો પ્રેક્ટિશનરો પત્રકારોના ઘણા સારા કેસ સ્ટડી અને પ્રસ્તુતિઓ મળશે તે સેવા શ્રેષ્ઠતા માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત મોડેલ છે ચાલો આપણે કેટલીક મહત્વની હકીકતો જોઈએ ડૉ વેંકટસ્વામી જેઓ ડૉ તરીકે જાણીતા છે તેમની દ્રષ્ટિએ જ આ મહાન સેવા સંસ્થાની રચના કરી તેમણે થોડા વિશ્વાસુ સહયોગીઓ અને પરિવારના સભ્યો સાથે શરૂઆત કરી હતી અને શરૂઆતનો મુદ્દો ખૂબ જ સરળ હતો અને આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે તમે ભાગ્યે જ દરેક વ્યક્તિ માટે બધું બનવાના પ્રયાસમાં મોટા ધડાકા સાથે શ્રેષ્ઠતા માટે સેવા પ્રતિકૃતિ બનાવો છો મોટાભાગે સફળતાના ઉદાહરણો આ પ્રકારના ધ્યાનથી આવે છે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મોતિયાની શસ્ત્રક્રિયા ગુણવત્તાયુક્ત આંખની સંભાળ વ્યાજબી કિંમતે વૈશ્વિક માનક આંખની સંભાળ રજૂ કરે છે હવે આંખની સંભાળ પોતે જ વિવિધ પ્રક્રિયાઓની સંખ્યા વિવિધ ઓપરેશન્સની સંખ્યા સર્જરીઓ પરીક્ષાઓ હોઈ શકે છે પરંતુ ડૉ વીએ મોતિયાની શસ્ત્રક્રિયાથી શરૂઆત કરવાનું નક્કી કર્યું પ્રથમ પગલું ખૂબ જ નક્કર ખૂબ જ ચપળ અને મહત્વાકાંક્ષા ખૂબ જ સ્પષ્ટ હતી વૈશ્વિક ધોરણે વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત આંખની સંભાળ અને સમૃદ્ધ અને ગરીબને સમાન સેવા પૂરી પાડે છે વી એ મૂલ્યાંકન કર્યું હતું અને તેમણે તેના વિશે વાત કરી હતી તેમના ઘણા પ્રવચનો તમને યૂ ટ્યૂબ પર સાંભળવા માટે ઉપલબ્ધ છે કે બિનજરૂરી અંધત્વ નાબૂદી બિનજરૂરી કારણ કે તેમણે તપાસ કરી અને તેઓ સમજી ગયા કે ઘણા લોકો જેઓ લાચાર છે તે સમયે અંધજનોને બચાવી શકાયો હોત યોગ્ય સમયે આંખની યોગ્ય સંભાળ સાથે સામાન્ય જીવન આપી શકાયું હોત આ કેટલાક ચોંકાવનારા માહિતી છે આ બીજો મહત્વનો મુદ્દો છે કે જ્યારે અરવિંદ આઇ કેરના લોકો તેઓ બોલે છે જ્યારે તેઓ તેમના મૂલ્યની દરખાસ્ત રજૂ કરે છે ત્યારે તેઓ ભાગ્યે જ હવામાં વાત કરે છે તેઓ દ્રષ્ટિ વિશે વાત કરે છે તેઓ તત્વજ્ઞાન વિશે વાત કરે છે તેઓ તેમના હેતુ વિશે વાત કરે છે પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે તેઓ હંમેશા સારા તથ્યો અને સારી માહિતી પર આધારિત હોય છે અને હું આજે તમારી સાથે ચર્ચા કરીશ કે સેવાની શ્રેષ્ઠતા બનાવવા માટે તે માહિતી ને કેવી રીતે અર્થઘટન કરી શકાય તેથી તેઓએ જોયું કે અંધત્વની આ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે પરંતુ તે ખાસ કરીને વિકાસશીલ વિશ્વ માટે ભારત જેવા દેશો એશિયાના અન્ય ભાગો આફ્રિકા લેટિન અમેરિકા વગેરે માટે ગંભીર સમસ્યા છે તેણે એ પણ શોધી કાઢ્યું કે મોતિયા ઉપરાંત જે વ્યાપકપણે બનતો આલાપ છે વિકાસશીલ દેશોમાં મેક્યુલર ડિજનરેશન જેવી અન્ય ગંભીર સમસ્યાઓ છે જે ડાયાબિટીક રેટિનોપેથી અને સતત વધતા જતાં આલાપ સાથે તદ્દન જોડાયેલ છે કમનસીબે આજે ભારત જેવા દેશમાં અને અલબત્ત ત્યાં વય સંબંધિત છે અને અન્યથા ઘણીવાર ગ્લુકોમા જેવી સમસ્યાઓ છે પરંતુ મેં જણાવ્યું તેમ ડો વીએ નક્કી કર્યું અરવિંદ ટીમે નક્કી કર્યું કે તેઓ મોતિયા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેઓ ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાની સેવા આપશે અને કારણ તેઓ મોતિયા પસંદ કરે છે કારણ કે તેઓએ વિશ્લેષણ કર્યું હતું કે આ એક આલાપ છે જેનો ઉપચાર કરી શકાય છે જેનું અનુકરણ કરી શકાય તેવા ચકાસાયેલ પ્રમાણભૂત પ્રક્રિયાના પગલાઓ સાથે કરી શકાય છે તેથી છેલ્લા કેટલાક સત્રોમાં અમે સેવા ના નકશા પ્રક્રિયા નકશો બનાવવા પ્રવાહ રેખાકૃતિ બનાવવા વિશે વાત કરી રહ્યા છીએ દેખીતી રીતે પ્રક્રિયા નકશો અથવા પ્રવાહ રેખાકૃતિ બનાવવા માટે તમારી પાસે સ્પષ્ટ રીતે ઓળખી શકાય તેવા પ્રક્રિયાના પગલાં હોવા જોઈએ આ એક ઉદાહરણ છે જ્યાં આ આરોગ્ય સંભાળ સેવાના ઉદાહરણમાં પ્રક્રિયાના પગલાં છે જેની નકલ કરી શકાય છે અને જે સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે અને તેથી તમે આ કરી શકો છો જેની અમે અગાઉના સત્રમાં ચર્ચા કરી હતી જે બિન મૂલ્ય ઉમેરણ અથવા બિન મૂલ્ય ઉમેરણ પગલાં ને દૂર કરે છે તેથી પોસ્ટ કરવા માટે કોઈ આધારસ્તંભ નહીં પ્રક્રિયાના પ્રવાહ દ્વારા બિનજરૂરી કોઈ હિલચાલ નહીં રાહ જોવામાં સમય વિતાવવો નહીં અથવા શક્ય તેટલો રાહ જોવામાં થોડો સમય વેડફવો નહીં અલબત્ત બીજી મોટી બાબત એ છે કે આ સેવા વ્યવસાય પ્રતિકૃતિ ના ક્ષેત્રમાં આવી રહ્યું છે ડૉ વીએ શોધી કાઢ્યું કે જો અરવિંદ ઉચ્ચ માનક વૈશ્વિક માનક આંખની સંભાળ પૂરી પાડી શકે તો એવા ઘણા લોકો હતા જેઓ વ્યાજબી સ્તરે ચૂકવણી કરવા તૈયાર હતા તે સમજી ગયા કે તે વૈશ્વિક ધોરણની સુવિધા ઉભી કરી શકે પછી લોકો આવશે ચૂકવણી કરનારા દર્દીઓ સેવાની શ્રેષ્ઠતાને કારણે તેમની પાસેના અન્ય ઘણા વિકલ્પોની પસંદગીમાં આવશે અને તેણે એક વ્યવસાય પ્રતિકૃતિ બનાવી જ્યાં ચૂકવણી કરનારા દર્દીઓ થોડા ચૂકવણી કરનારા દર્દીઓ ઘણા દર્દીઓની સંભાળને સહાય આપી શકે છે જેઓ ચૂકવણી કરવામાં અસમર્થ હતા જેઓ અર્થતંત્ર ના તળિયે હતા તેમની પાસે યોગ્ય સારવાર મેળવવા માટે સંસાધનો નથી તેથી જો ટિડ જોન બેસન્ટ કીથ પાવિટ જેવા ઘણા સંશોધકો તેઓ તમામ નવીનતાના ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં નવા વ્યવસાયની રચનાના ક્ષેત્રમાં વિશ્વ વિખ્યાત સંશોધકો છે તેઓ બધાએ અરવિંદનો અભ્યાસ કર્યો છે અને તેઓએ ખૂબ જ સમજદાર ખૂબ જ વૈજ્ઞાનિક માહિતી આધારિત પ્રક્રિયા વ્યવસ્થાપન સાથે ઉચ્ચ તત્વજ્ઞાન નવીન વ્યવસાય પ્રતિકૃતિ ના આ સંયોજનની પ્રશંસા કરી છે તો તમે આ સ્લાઇડમાં અહીં બીજું એક ઉદાહરણ જુઓ છો સારા સેવા વ્યવસાય દ્વારા અનુસરવામાં આવતા પગલાં જે કૂદકો મારતા પહેલા નાના પગલાં સુરક્ષિત પગલાં લે છે તેથી મદુરાઈમાં 1976 માં અરવિંદ આંખની હોસ્પિટલ 20 બેડની હતી પછીના વર્ષે તે 30 પથારીની થઈ ગઈ તેમનું લક્ષ્ય શરૂઆતમાં વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત આંખની સંભાળ પૂરી પાડવાનું હતું તેઓ વાસ્તવમાં તે દિવસોમાં શસ્ત્રક્રિયા પછીની સંભાળની યોગ્ય સુવિધાઓ ન હતી આવતા વર્ષે તેઓએ ઉમેર્યું હતું દર્દીઓ શસ્ત્રક્રિયા પછી ચોક્કસ સમય માટે ઘરે રહી શકે છે જ્યાં સુધી તેઓ ઘરે જવા માટે રજા આપી શકાય તેટલા સ્વસ્થ ન થાય 1978 માં30 થી પ્રથમ પગલું જુઓ એક નાનું પગલું હતું સુરક્ષિત પ્રગતિ 2 વર્ષ પછી 30 થી તેઓ 70 પર ગયા 3 વર્ષ પછી 78 થી 81 માં 70 થી તેઓ 250 પર ગયા કારણ કે તેઓ પહેલેથી જ પ્રક્રિયામાં નિપુણ છે તેઓએ પહેલાથી જ અડચણ ના મુદ્દાઓ પર કામ કર્યું છે અને તેથી તેઓ હવે ચાર ઓપરેશન થિયેટરો સાથે 250 બેડ 80000 ચોરસ ફૂટની મુખ્ય સુવિધામાં જઈ શકશે તેથી 76 અને 81 ની વચ્ચે 5 વર્ષ 20 થી 250 સુધી પ્રગતિ કરે છે પરંતુ એક જમ્પમાં નહીં ધીમે ધીમે દરેક સ્તરે દરેક વધતા જતા પગલા પર પ્રક્રિયા સ્પર્શ બિંદુ ને શ્રેષ્ઠ બનાવતા અડચણ બિંદુ ના ઉકેલને વહેતી કરે છે તેથી અગાઉના કેટલાક સત્રોમાં અમે જે વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી છે તે તમામ મુદ્દાઓ તમે અહીં અરવિંદમાં એક પ્રદર્શન જુઓ છો તેથી એવું કહેવાય છે કે અમે અગાઉના સત્રોમાં ચર્ચા કરી છે તે ઘણા મુદ્દાઓને સંપૂર્ણ રીતે સમજવા માટે ખૂબ જ સારો કેસ સ્ટડી છે તેથી 1981 સુધીમાં તેઓએ માત્ર મોતિયા જ નહીં પરંતુ ત્યાં સુધીમાં તેઓ ડાયાબિટીસ રેટિનોપેથી કોર્નિયા ગ્લુકોમાની સારવાર વગેરેમાં ગયા હતા તેથી આગળ શું થયું તે પછીનો મોટો ઉછાળો હતો તેથી આને તેઓએ આ નામ આપ્યું છે અથવા તેના બદલે જે લોકોએ તેમના કેસ સ્ટડીમાં આનો અભ્યાસ કર્યો છે તેઓએ ઘણી વખત આને વ્યૂહાત્મકસંચાલન માળખું મોટી વૃદ્ધિ પહેલ ટૂંકી છલાંગ અને તેથી વધુના સંદર્ભમાં બોલાવ્યા છે તેથી તમે જુઓ આ સમય સુધીમાં વિશ્વવ્યાપી લોકો એ વાત કરવાનું શરૂ કરી દીધું હતું કે કેવી રીતે અરવિંદ આઇ કેરે જટિલ આરોગ્ય સંભાળમાં પ્રક્રિયા જેવી સમેલન રેખા રજૂ કરી તેથી અગાઉની આરોગ્ય સંભાળ અથવા મોતિયાનું ઓપરેશન વધુ એક હસ્તકલા જેવું હતું ડૉક્ટર સમગ્ર પ્રક્રિયાના પ્રવાહમાં સૌથી વધુ મૂલ્યવાન વ્યક્તિએ પોતે અથવા પોતે સંખ્યાબંધ પગલાં ભર્યા અને તેથી દરેક દર્દીઓ એ ડોક્ટર નો ઘણો સમય લીધો તેથી ડૉક્ટર એક દિવસમાં 10 15 20 ઑપરેશન કરી શકે છે અરવિંદ હોસ્પિટલે ઔદ્યોગિક એન્જિનિયરિંગ ઉત્પાદન વિજ્ઞાનની સારી સમજણ અને આંખની સંભાળમાં તે સમજણનો ઉપયોગ રજૂ કર્યો તેથી વોલ સ્ટ્રીટ જર્નલે એક પ્રખ્યાત લેખ લખ્યો કે મેકડોનાલ્ડ્સથી શસ્ત્રક્રિયા તેઓએ એવું શા માટે કહ્યું કારણ કે પ્રસિદ્ધિનો દાવો અથવા શા માટે મેકડોનાલ્ડ તે સમયે હતા અને તે આજે ટોચની સર્વિસ બ્રાન્ડ છે સેવા શ્રેષ્ઠતા માટે સમાનાર્થી છે કારણ કે તેઓએ એક વ્યવસ્થિત કામ કર્યું છે કાર્યપ્રવાહ વ્યાજબી રીતે ઓછા ખર્ચે ઉચ્ચ વોલ્યુમ ઉત્પાદન પુનઃઉત્પાદનક્ષમતાના વિચાર સાથે ખૂબ જ મહત્વપૂર્ણ તેથી પગલાઓ પછી કેન્સાસ યુએસએથી કલકત્તા ભારત સુધી સરળતાથી પુનઃઉત્પાદિત છે તેથી તમામ મેકડોનાલ્ડ્સ આઉટલેટ્સ તેઓ સમાન પ્રક્રિયા પ્રતિકૃતિ પર કાર્ય કરે છે અને તેથી સ્ટાફને સમગ્ર વિશ્વમાં કુશળતાના મુખ્ય સમૂહમાં ખૂબ જ સચોટ રીતે તાલીમ આપવામાં આવે છે જેની નકલ કરી શકાય છે જેને એક છેડેથી બીજા છેડા સુધી લઈ જઈ શકાય છે સમય અને ગતિના સારા માપદંડો સાથે જેથી તેઓ અનુકૂળ થાય અમે આગામી સત્રમાં જોઈશું કે કેવી રીતે અરવિંદ આંખની હોસ્પિટલે તે સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો જે મેકડોનાલ્ડ્સ પાસેથી શીખી શકાય ને ઓછા ખર્ચે વ્યાજબી કિંમતે સારી સેવાના મેકડોનાલ્ડ્સ સ્તર વિશે વાત કરવાનું ખૂબ જ ગમ્યું અને વોલ સ્ટ્રીટ જર્નલે મેકડોનાલ્ડ્સથી લઈને Mc શસ્ત્રક્રિયા લખ્યું તેઓએ તે સિદ્ધાંતોને કેવી રીતે અપનાવ્યા અને દક્ષિણ ભારતમાં આ વિશ્વ કક્ષાની ઘટનાનું સર્જન કર્યું હવે વિશ્વના ઘણા દેશોમાં અનુકરણ કરવામાં આવ્યું છે અમે આગામી સત્રમાં વધુ ઊંડાણમાં અભ્યાસ કરીશું